ડિઝાઇન એટલે શું ડિઝાઇન એટલે કોઈપણ વસ્તુની આકૃતિ રૂપરેખા ભાત સજાવટ અથવા એમાં રેખાઓ અને રંગોની માંડણી જેવા લક્ષણો એ એવી તૈયાર ચીજવસ્તુઓને લાગુ થાય છે જેનું ઉત્પાદન અને વેચાણ એક ઔદ્યોગિક પ્રક્રિયા દ્વારા પૃથક રીતે કરી શકાતું હોય અને જેનું એક આકર્ષક રૂપ હોવું જોઈએ એટલે કે કેવળ નજરથી પારખી શકાય એવું ડિઝાઇન રાઈટને માન્યતા કોઈપણ ચીજવસ્તુના બિન કાર્યાત્મક ભાગ માટે મળે છે જો આ અધિકાર ચીજવસ્તુના કાર્યાત્મક ભાગ પર મેળવવો હોય તો તે પેટન્ટ અંતર્ગત મેળવી શકાય એ શરતે કે એ ભાગ પેટન્ટ ની કાનૂની જરૂરિયાતો સંતોષી શકતો હોય એટલે પેટન્ટ અને ડિઝાઇન ની વચ્ચે તફાવત એ છે કે પેટન્ટ કોઈપણ ચીજ વસ્તુના તકનીકી અથવા કાર્યાત્મક ભાગો નું સંરક્ષણ કરે છે જ્યારે ડિઝાઇન કોઈપણ ચીજ વસ્તુઓ ના બિન કાર્યાત્મક ભાગો પરના હકો નું સંરક્ષણ કરે છે તેથી ડિઝાઇન એક એવો પહેલું છે જે કોઈપણ ચીજવસ્તુને દૃષ્ટિ અથવા કલાત્મકતા ના પરિપ્રેક્ષ્યમાં આકર્ષક બનાવે છે પણ આ આકર્ષકતા ફક્ત દેખાવ સુધી સીમિત રહે છે પણ જો કોઈ વિશિષ્ટતાને કોઈ વસ્તુ ની કાર્યપદ્ધતિ નો ભાગ બનાવી દેવામાં આવે તો તેનું સંરક્ષણ ડિઝાઇન દ્વારા નથી કરી શકાતું ડિઝાઇન કોઈપણ વસ્તુના ફક્ત બિન કાર્યાત્મક પહેલુઓ ની જ રક્ષા કરી શકે છે પેટન્ટ કાર્યાલયમાં ડિઝાઇન વિભાગ હોય છે જે ડિઝાઇનને માન્યતા આપે છે એનું મુખ્ય કાર્યાલય કલકત્તામાં છે અને ચેન્નઈ મુંબઈ અને નવી દિલ્હીમાં શાખાઓ છે જ્યારે કોઈ ડિઝાઇનને માન્યતા પ્રાપ્ત થાય છે ત્યારે પેટન્ટ કાર્યાલય તે ડિઝાઇનની નોંધણીનું પ્રમાણપત્ર આપે છે આ પ્રમાણપત્ર પર ડિઝાઇન ક્રમાંક અને નોંધણીની તારીખ લખેલા હોય છે ડિઝાઇન ચિત્રના સ્વરૂપમાં પણ દર્શાવવામાં આવે છે અહીં તમે અરજીનો નમુનો કેવો દેખાય એના બે ઉદાહરણ જોઈ શકો છો અરજીમાં એવું વાક્ય હોવું અનિવાર્ય છે જે સ્પષ્ટ કરે કે ડિઝાઇનની વિશિષ્ટતા એની સજાવટમાં છે આકારમાં છે કે પછી રૂપરેખામાં છે આ ઉપરાંત એક ડીસ્ક્લેમર હોવું જરૂરી છે જે સ્પષ્ટ કરે કે આ ડિઝાઇનની નોંધણી થકી એ વસ્તુ ના કોઈપણ જાતના યાંત્રિક અંગ અથવા ક્રિયા કે બાંધણીની કોઈ શૈલી કે સિદ્ધાંત જે દ્વારા એ વસ્તુની કાર્યાત્મકતા નિર્માણ થતી હોય એની પર કોઈ હકનો દાવો કરવામાં આવતો નથી સિવાય એવું પણ ડીસ્ક્લેમર હોવું જોઈએ જે જણાવે કે આ નોંધણી થકી વસ્તુના ચિત્ર પર દર્શાવેલ કોઈપણ શબ્દ અક્ષર અંક રંગ કે ટ્રેડમાર્કના અનન્ય ઉપયોગના હક નો દાવો કરવામાં આવતો નથી એટલે કે ટ્રેડમાર્ક નો વિષય ડિઝાઇનની અંતર્ગત આવરી લેવામાં આવતો નથી આ બે પ્રકારના ડીસ્ક્લેમર ડિઝાઇન ની અરજી કરતી વખતે દર્શાવવું ફરજીયાત છે અરજદાર એટલે કે જે વ્યક્તિ અરજી તૈયાર કરે છે અથવા એમના કાનૂની પ્રતિનિધિ અથવા મુખત્યાર ડિઝાઇનની અરજી નોંધાવી શકે છે અને જે વ્યક્તિ ડિઝાઇન માટે અરજી કરે છે તેને ડિઝાઇનનો માલિક ગણવામાં આવે છે અરજી ની નોંધણી પેટન્ટ કાર્યાલય ના ડિઝાઇન વિભાગમાં કરવામાં આવે છે કોઈપણ ડિઝાઇનને નોંધાવવા માટે જરૂરી છે કે એ ડિઝાઇન નવી અને મૌલિક હોવી જોઈએ નવી એટલે કે આ પહેલા એ પ્રકાશિત થયેલી ન હોવી જોઈએ આ મૌલિકતાની શરત કૉપીરાઇટ્ માં જે પ્રકારે મૌલિકતાની જરૂરિયાત છે એ પ્રમાણે જ છે આ ડિઝાઇન આથી પહેલા સાર્વજનિક થયેલી ન હોવી જોઈએ એ વિશિષ્ટ હોવી જોઈએ એટલે કે એના કારણે એક વસ્તુ બીજી વસ્તુ થી અલગ પડવી જોઈએ ડિઝાઇન કોઈ વસ્તુ પર લાગુ કરેલી હોવી જોઈએ કારણ કે ફક્ત ડિઝાઇનને સ્વતંત્ર રૂપે સંરક્ષણ પ્રદાન ન કરી શકાય એ ડિઝાઇન કોઈ વસ્તુ ના માધ્યમથી વ્યક્ત થવી જોઈએ અને દેખાવમાં આકર્ષક હોવી જોઈએ આના અપવાદ કયા કયા છે જે ડિઝાઇન સાર્વજનિક વ્યવસ્થા અથવા નૈતિકતા ની વિરુદ્ધ હોય છે તેને માન્યતા પ્રાપ્ત નથી થતી જે વસ્તુઓ નું સ્વતંત્ર રીતે ઉત્પાદન કે વેચાણ નથી કરી શકાતું એમને ડિઝાઇન ની અંતર્ગત ગણવામાં નથી આવતી ગ્રીટીંગ કાર્ડ અને પોસ્ટ કાર્ડ ડિઝાઇનના અધિકાર હેઠળ નથી આવતા કૉપીરાઇટ્ ધરાવતી વસ્તુઓ પર ડિઝાઇનનો અધિકાર લાગુ નથી થતો કારણકે એ અલગ અધિકારક્ષેત્ર ની અંતર્ગત આવે છે ઇન્ટીગ્રેટેડ સર્કિટ ની માંડણી પણ ડિઝાઇનના અધિકાર નો વિષય નથી કારણકે તેના સંરક્ષણ માટે અલગ અધિકારક્ષેત્ર છે કાર્ટુન નું સંરક્ષણ કૉપીરાઇટ્ અંતર્ગત થાય છે ઝંડા એમબ્લેમ અથવા પ્રતીક તથા રાષ્ટ્રીય ચિન્હનો સમાવેશ ડિઝાઇનના અધિકાર મા નથી થતો એકવાર માન્ય કરાયા પછી એવી ડિઝાઇન જે દેખાવમાં આકર્ષક હોય છે એની પરના અધિકારની અવધિ 10 વર્ષની હોય છે જે વધુ 5 વર્ષ માટે લંબાવી શકાય છે એટલે એક ડિઝાઇનને કુલ 15 વર્ષ માટે સંરક્ષણ પ્રાપ્ત થાય છે જેના પછી તેને સાર્વજનિક કરી દેવામાં આવે છે ડિઝાઇન પોતાના માલિકને એનો ઉપયોગ કરવાનો અનન્ય અધિકાર પ્રદાન કરે છે માલિકને ડિઝાઇન પર કૉપીરાઇટ્ ઉપલબ્ધ હોય છે જેથી તે એવા લોકો પર કાર્યવાહી કરી શકે જે માલિકની પરવાનગી વગર એ ડિઝાઇનની નકલ કરે છે માલિક પાસે ડિઝાઇનનું વેચાણ કરવાનો વેચાણના પ્રસ્તાવ કરવાનો નિમણૂક કરવાનો તથા લાઈસન્સ મેળવવાનો અધિકાર હોય છે ડિઝાઇનની નોંધણી માટે અરજી કરતા પહેલા ડિઝાઇન સર્ચ એટલે કે ડિઝાઇનને લગતી શોધ કરી શકાય પેટન્ટ કાર્યાલયની વેબસાઈટ છે જેની પર ડિઝાઇન સર્ચ કરી શકાય અને જેમાં લોકાર્નો કરાર હેઠળ વિકસાવેલ અંતરરાષ્ટ્રીય વર્ગીકરણ પણ ઉપલબ્ધ છે આ વર્ગીકરણ એ વિવિધ વર્ગો દર્શાવે છે જેના પરથી શોધી શકાય કે કઈ ડિઝાઇનની નોંધણી કયા વર્ગની હેઠળ કરી શકાય જેવી રીતે કે ટ્રેડમાર્ક નો કરાર આ વિષયને લગતા વર્ગોમાં સમાવેશ છે વર્ગ ક્રમાંક 1 થી 31 અને વર્ગ ક્રમાંક 99 નો વર્ગ ૨ પોશાક અને વસ્ત્રોને અનુલક્ષીને છે જ્યારે વર્ગ 28 ફાર્માસ્યુટિકલ એટલે કે ઔષધીય પદાર્થો અને સૌંદર્ય પ્રસાધનોને અનુલક્ષીને છે ડિઝાઇનનું અમલીકરણ ઇન્ફ્રિંજમેન્ટ સૂટ એટલે કે ઉલ્લંઘનના દાવા દ્વારા કરવામાં આવે છે જે ડિસ્ટ્રિક્ટ કોર્ટ અથવા હાઇકોર્ટમાં નોંધી શકાય છે ઇન્ફ્રિંજમેન્ટ સૂટ બૌદ્ધિક મિલકતના હકો એટલે કે ઇન્ટેલેક્ચુઅલ પ્રોપર્ટી રાઇટ્સ ને લગતા કોઈપણ ઇન્ફ્રિંજમેન્ટ સૂટ જેવો જ હોય છે એના હેઠળ ડિઝાઇન પર ઈન્જંક્શન એટલે કે મનાઈહુકમ રાહત સ્વરૂપે આપી શકાય એટલે કે બીજી વ્યક્તિ દ્વારા ડિઝાઇનના ઉપયોગ પર રોક લગાડીને અથવા રિકવરી ઑફ ડેમેજીસ્ એટલે કે નુકસાનની વસુલાત અર્થાત વળતર સ્વરૂપે આપી શકાય ડિઝાઇન એક્ટ દ્વારા ડિઝાઇન ઉલ્લંઘન દર વળતર ની રકમ પર 50000 રૂપિયા ની મર્યાદા નક્કી કરવામાં આવી છે ડિઝાઇન પર નોંધણી પછી સવાલ ઉઠાવી શકાય છે ડિઝાઇનમા પેટન્ટ ની જેમ માન્યતા મેળવતા પહેલા જ એને પડકાર આપવાની જોગવાઈ નથી જો ડિઝાઇન પર ઉઠાવેલો સવાલ સાબિત થઈ જાય તો ડિઝાઇન રદ થઈ શકે છે ડિઝાઇનને રદ કરાવવાની માગણી ડિઝાઇન એક્ટ ની જરૂરીયાતો આ ડિઝાઇન દ્વારા સંતોષાય રહી નથી એ મુદ્દા હેઠળ કરી શકાય